આવિષ્કાર કેવા દેખાય આવિષ્કાર કેવા દેખાય આ એક બહુ જ સામાન્ય પ્રશ્ન લાગશે આવિષ્કાર એવા દેખાય જેવા દેખાવા જોઈએ આ એક બહુ જ સામાન્ય પ્રશ્ન લાગશે આવિષ્કાર એવા દેખાય જેવા દેખાવા જોઈએ પણ આ પ્રશ્ન પેટન્ટિંગ ના પરિપ્રેક્ષ્યમાં પૂછવામાં આવી રહ્યો છે પણ આ પ્રશ્ન પેટન્ટિંગ ના પરિપ્રેક્ષ્યમાં પૂછવામાં આવી રહ્યો છે જ્યારે તમે એક આવિષ્કારનું પેટન્ટ કરાવવા માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ કરો છો ત્યારે તેનું ઉદ્દેશ્ય ફક્ત આવિષ્કારનું વર્ણન કરવાનું નથી હોતું જ્યારે તમે એક આવિષ્કારનું પેટન્ટ કરાવવા માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ કરો છો ત્યારે તેનું ઉદ્દેશ્ય ફક્ત આવિષ્કારનું વર્ણન કરવાનું નથી હોતું આવિષ્કાર કાળ અને અવકાશ માં એક અસ્તિત્વ ધરાવે છે અને તેનું ભૌતિક સ્વરૂપ પણ હોઈ શકે આવિષ્કાર કાળ અને અવકાશ માં એક અસ્તિત્વ ધરાવે છે અને તેનું ભૌતિક સ્વરૂપ પણ હોઈ શકે તેથી જ્યારે પેટન્ટ ડ્રાફ્ટ થાય ત્યારે પેટન્ટના સ્પષ્ટીકરણ માં આવિષ્કારનું ફક્ત શબ્દોમાં વર્ણન નથી કરવાનું હોતું તેથી જ્યારે પેટન્ટ ડ્રાફ્ટ થાય ત્યારે પેટન્ટના સ્પષ્ટીકરણ માં આવિષ્કારનું ફક્ત શબ્દોમાં વર્ણન નથી કરવાનું હોતું આવિષ્કારના ભૌતિક સ્વરૂપનું વર્ણન નથી કરવાનું હોતું પણ આવિષ્કારનું વર્ણન કરવાનું હોય છે એટલે કે જેને ટેક્સચ્યુઅલાઇઝ કરવાની પ્રક્રિયા કહી શકાય આવિષ્કારના ભૌતિક સ્વરૂપનું વર્ણન નથી કરવાનું હોતું પણ આવિષ્કારનું વર્ણન કરવાનું હોય છે એટલે કે જેને ટેક્સચ્યુઅલાઇઝ કરવાની પ્રક્રિયા કહી શકાય એટલે એક ભૌતિક સ્વરૂપ છે અને આવિષ્કારને જોવો અથવા તેનો દૃષ્ટાંત કરવો તે એના ભૌતિક સ્વરૂપ દ્વારા જ સંભવ છે એટલે એક ભૌતિક સ્વરૂપ છે અને આવિષ્કારને જોવો અથવા તેનો દૃષ્ટાંત કરવો તે એના ભૌતિક સ્વરૂપ દ્વારા જ સંભવ છે ધારો કે એક આવિષ્કાર કરનાર વ્યક્તિ નવા સર્જાયેલા સાધન સાથે એક કક્ષમાં દાખલ થાય છે ધારો કે એક આવિષ્કાર કરનાર વ્યક્તિ નવા સર્જાયેલા સાધન સાથે એક કક્ષમાં દાખલ થાય છે ત્યારે સામાન્ય માણસને તે જેવું દેખાય છે તેને તેનું ભૌતિક સ્વરૂપ કહેવાય ત્યારે સામાન્ય માણસને તે જેવું દેખાય છે તેને તેનું ભૌતિક સ્વરૂપ કહેવાય પણ પેટન્ટના ડ્રાફ્ટીંગ માં આપણું લક્ષ્ય છે આ ભૌતિક સ્વરૂપ ને શબ્દોમાં માંડવું પણ પેટન્ટના ડ્રાફ્ટીંગ માં આપણું લક્ષ્ય છે આ ભૌતિક સ્વરૂપ ને શબ્દોમાં માંડવું આને કહેવાય આવિષ્કાર ને ટેક્સચ્યુઅલાઇઝ કરવું આને કહેવાય આવિષ્કાર ને ટેક્સચ્યુઅલાઇઝ કરવું આવિષ્કાર ટેક્સચ્યુઅલાઇઝ ત્યારે થાય જ્યારે પેટન્ટ ડ્રાફ્ટ થાય આવિષ્કાર ટેક્સચ્યુઅલાઇઝ ત્યારે થાય જ્યારે પેટન્ટ ડ્રાફ્ટ થાય આ મહત્વનું કેમ છે આ મહત્વનું કેમ છે આ મહત્વનું છે કારણ કે ડ્રાફ્ટિંગ માં આવિષ્કારની રજૂઆત શાબ્દિક સ્વરૂપ માં થાય છે આ મહત્વનું છે કારણ કે ડ્રાફ્ટિંગ માં આવિષ્કારની રજૂઆત શાબ્દિક સ્વરૂપ માં થાય છે તેથી ભૌતિક સ્વરૂપ હવે શાબ્દિક સ્વરૂપ અને આકારોમાં પરિવર્તિત થાય છે તેથી ભૌતિક સ્વરૂપ હવે શાબ્દિક સ્વરૂપ અને આકારોમાં પરિવર્તિત થાય છે હવે હું તમને થોડો ખ્યાલ આપીશ કે આ કેવું દેખાય હવે હું તમને થોડો ખ્યાલ આપીશ કે આ કેવું દેખાય ઇલેક્ટ્રિક બલ્બ ઇલેક્ટ્રિક બલ્બ આપણે આનું પેટન્ટ જોયું અને પેટન્ટ માં તેના ચિત્ર અથવા રેખાંકનનું વર્ણન જોયું આપણે આનું પેટન્ટ જોયું અને પેટન્ટ માં તેના ચિત્ર અથવા રેખાંકનનું વર્ણન જોયું પણ ક્લેમ એટલે કે દાવામાં કરેલું ઇલેક્ટ્રિક બલ્બ નું વર્ણન જણાવે છે કે તે એક ઇલેક્ટ્રીક લેમ્પ અર્થાત દીપ છે જે પ્રકાશ આપે છે એક એવા અંગાર દ્વારા જે ઉંચી પ્રતિરોધક ક્ષમતા ધરાવનારા કાર્બનના ફિલામેન્ટ અર્થાત તાર કે તંતુ માંથી બનાવેલું છે અને જેને ધાતુના વાયર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે પણ ક્લેમ એટલે કે દાવામાં કરેલું ઇલેક્ટ્રિક બલ્બ નું વર્ણન જણાવે છે કે તે એક ઇલેક્ટ્રીક લેમ્પ અર્થાત દીપ છે જે પ્રકાશ આપે છે એક એવા અંગાર દ્વારા જે ઉંચી પ્રતિરોધક ક્ષમતા ધરાવનારા કાર્બનના ફિલામેન્ટ અર્થાત તાર કે તંતુ માંથી બનાવેલું છે અને જેને ધાતુના વાયર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું છે આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આવિષ્કારનું વાસ્તવિક ભૌતિક સ્વરૂપ ઇલેક્ટ્રિક બલ્બ જેવું ભલે દેખાતું હોય પણ પેટન્ટની ભાષામાં જ્યારે પેટન્ટ ડ્રાફ્ટ કરાતો હોય ત્યારે ફક્ત એના દેખાવનું વર્ણન કરવું પૂરતું નથી આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આવિષ્કારનું વાસ્તવિક ભૌતિક સ્વરૂપ ઇલેક્ટ્રિક બલ્બ જેવું ભલે દેખાતું હોય પણ પેટન્ટની ભાષામાં જ્યારે પેટન્ટ ડ્રાફ્ટ કરાતો હોય ત્યારે ફક્ત એના દેખાવનું વર્ણન કરવું પૂરતું નથી એમાં આવિષ્કારને એક ચોક્કસ પ્રકારે ટેક્સચ્યુઅલાઇઝ કરીને તેને પ્રસ્તુત કરવાની આવશ્યકતા હોય છે એમાં આવિષ્કારને એક ચોક્કસ પ્રકારે ટેક્સચ્યુઅલાઇઝ કરીને તેને પ્રસ્તુત કરવાની આવશ્યકતા હોય છે પ્રિન્ટીંગ પ્રેસ અર્થાત છાપખાનું પ્રિન્ટીંગ પ્રેસ અર્થાત છાપખાનું આપણે આ આવિષ્કાર જોઈ ચૂક્યા છીએ આપણે આ આવિષ્કાર જોઈ ચૂક્યા છીએ છાપખાનું સામાન્ય માણસને ફક્ત એક યંત્ર જેવું દેખાશે જે અમુક પ્રકારના કાર્યો કરી શકે છે છાપખાનું સામાન્ય માણસને ફક્ત એક યંત્ર જેવું દેખાશે જે અમુક પ્રકારના કાર્યો કરી શકે છે પણ જ્યારે છાપખાના પર પૅટન્ટ નો દાવો કરવા માટેનું ડ્રાફ્ટીંગ કરવાનું હોય ત્યારે અહીં આપેલા ક્લેમ ને વાંચી એનું વર્ણન કયા પ્રકારે થવું જોઈએ એ જોવું જોઈએ પણ જ્યારે છાપખાના પર પૅટન્ટ નો દાવો કરવા માટેનું ડ્રાફ્ટીંગ કરવાનું હોય ત્યારે અહીં આપેલા ક્લેમ ને વાંચી એનું વર્ણન કયા પ્રકારે થવું જોઈએ એ જોવું જોઈએ એ ક્લેમ ના ભાગો ને અહીં દર્શાવવામાં આવેલા છે એ ક્લેમ ના ભાગો ને અહીં દર્શાવવામાં આવેલા છે આ પ્રમાણે પેટન્ટના વર્ણન ના ભાગમાં શબ્દો અને આકૃતિઓ હોય છે આ પ્રમાણે પેટન્ટના વર્ણન ના ભાગમાં શબ્દો અને આકૃતિઓ હોય છે ટેલીફોન ટેલીફોન અહીં ટેલિફોનનો ક્લેમ જોવા મળે છે અહીં ટેલિફોનનો ક્લેમ જોવા મળે છે આ ટેલિગ્રાફી ની એક સિસ્ટમ છે જેમા રીસીવરમાં વિદ્યુત ઉર્જાના મોજાના ઉપયોગ દ્વારા કંપન ઉભુ કરવામાં આવે છે આ ટેલિગ્રાફી ની એક સિસ્ટમ છે જેમા રીસીવરમાં વિદ્યુત ઉર્જાના મોજાના ઉપયોગ દ્વારા કંપન ઉભુ કરવામાં આવે છે સામાન્ય માણસને તેને જોઈને ફક્ત ટેલિફોન કેવો દેખાય એટલું જ ખબર પડે છે પણ પેટન્ટિંગ માટે આવિષ્કારને ચોક્કસ રીતે ટેક્સચ્યુઅલાઇઝ કરવું જરૂરી છે જેના પરથી ખ્યાલ આવે કે ચોક્કસ શેનો આવિષ્કાર કરવામાં આવ્યો છે અને શેનું સંરક્ષણ થઈ રહ્યું છે સામાન્ય માણસને તેને જોઈને ફક્ત ટેલિફોન કેવો દેખાય એટલું જ ખબર પડે છે પણ પેટન્ટિંગ માટે આવિષ્કારને ચોક્કસ રીતે ટેક્સચ્યુઅલાઇઝ કરવું જરૂરી છે જેના પરથી ખ્યાલ આવે કે ચોક્કસ શેનો આવિષ્કાર કરવામાં આવ્યો છે અને શેનું સંરક્ષણ થઈ રહ્યું છે